સેલ કલ્ચર ટેકનોલોજી ના વ્યાખ્યાનની શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે તેથી આપણે બીજા સપ્તાહમાં છીએ અને આજે આપણે બીજા સપ્તાહનું બીજું વ્યાખ્યાન શરૂ કરી રહ્યા છીએ તો આ વ્યાખ્યાનનો મુખ્ય ભાગ સેલ કલ્ચર સુવિધાનું લેઆઉટ અને ડિઝાઈન હશે તો જેમ તમે વિવિધ પ્રકારના લેઆઉટ અને ડિઝાઈન વિશેના પાઠ્યપુસ્તકોમાંથી પસાર થાવ છો તેમ ત્યાં તેના અમુક વિશિષ્ટ લક્ષણો છે જેના પર પ્રકાશ પાડવામાં આવશે તેથી હું આજના વ્યાખ્યાનમાં મુખ્યત્વે વિવિધ નાણાકીય મર્યાદાઓ હેઠળ અને વિવિધ પ્રકારના હેતુઓ માટે વિશ્વના વિવિધ ભાગોમાં સેલ કલ્ચર સુવિધાઓ સ્થાપવાના મારા વ્યક્તિગત અનુભવની ચર્ચા કરીશ તેથી પ્રથમ અને સૌથી અગત્યની બાબત જે મારી સાથે થયેલ છે તેને ધ્યાનમાં લેવી જોઈએ કે આપણે કયા સ્તરની સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છીએ તેનો ઉદ્દેશ્ય શું છે અને હું તેની જેમ ચર્ચા કરી રહ્યો નથી કે ઉદ્દેશ્ય કેટલુ મોટુ કે કેટલુ નાનું છે ઉદાહરણ તરીકે કહો કે તમને કહીએ કે જો આપણે અથવા જો તમે પ્રયોગશાળામાં સુવિધા ઉભી કરી રહ્યા છો જે સેલ બાયોલોજી પર કામ કરે છે અથવા તમે વેલમ બાયોલોજી જેવું કંઈક અથવા કંઈક તમે જાણો છો અને જો તમે નાની સેલ કલ્ચર સુવિધા મેળવવા માંગો છો તો તેની જરૂરિયાતો સરખામણીમાં અલગ હશે ઉદાહરણ તરીકે કહો કે જો તમે સેલ માટે બાયોસેન્સર પ્રયોગશાળાનો ઉપયોગ ફક્ત અમુક પ્રકારના સેલ ને જાળવવા માટે તેને અમુક પ્રકારના સેન્સર યંત્ર સેલ આધારિત બાયોસેન્સર પર મૂકવા માટે કરો છો અલબત્ત હું તેની ચર્ચા કરું છું પછી તમારી જરૂરિયાતો તેના કરતા અલગ પ્રકારની હશે તેવી જ રીતે જો તે ટિશ્યુ એન્જિનિયરિંગ ની પ્રયોગશાળા હોય જ્યાં સામગ્રી સાથે ટિશ્યુ ના સેલ ની ક્રિયાપ્રતિક્રિયાની ચકાસણી કરવામાં આવી રહી હોય તો ફરીથી તેની જરૂરીયાતો અલગ પ્રકારની હશે જો તમે રસાયણશાસ્ત્ર વિભાગ હોવ જેમાં જુદા જુદા પ્રકારના ફ્લોરેસન્ટ પરમાણુઓનું વિવિધ પ્રકારની કેન્સર વિરોધી દવાઓનું એક જુદા પ્રકારના નવા ઘડાયેલા સંયોજનોનું પૃથ્થકરણ કરવા માગો છો તો તમારી જરૂરિયાતો અલગ હશે તેથી તમે ઉદાહરણ તરીકે જુઓ અથવા કહો તો મને આ મુદ્દાઓ લખવા દો બરાબર તેથી આપણે સપ્તાહ 2 ના વ્યાખ્યાન 2 માં છીએ તેથી W2 L2 અને તેથી આજે આપણે શેનો અભ્યાસ કરીએ છીએ તે લેઆઉટ અને ડિઝાઈન છે સેલ કલ્ચર સુવિધાના લેઆઉટ અને ડિઝાઈન છે તો હવે મેં તમને કહ્યું કે ત્યાં વિવિધ પ્રકારની સુવિધાઓ છે જે તમે જાણો છો ઉદાહરણ તરીકે કહો કે તેના મુખ્ય હેતુઓ શું છે તેથી આપણે તેના વિશે ચર્ચા કરી કે જો તે સેલ બાયોલોજી ની પ્રયોગશાળા છે અને તે એવી સુવિધા મેળવવા માંગે છે કે જેનું મુખ્ય કાર્ય સેલ બાયોલોજી છે અથવા અમારી ડેવલપમેન્ટ બાયોલોજી પ્રયોગશાળામાં છે અને હું તેના પર પછીથી આવીશ કે તેનું વિગતવાર વર્ણન શું છે ઉદાહરણ તરીકે કહો કે સેલ આધારિત બાયોસેન્સર પર કામ કરતી પ્રયોગશાળા છે અથવા સેલ ટિશ્યુ એન્જિનિયરિંગ પર કામ કરતી પ્રયોગશાળા છે અથવા કેમિકલ બાયોલોજી ની પ્રયોગશાળા છે જ્યાં અનિવાર્યપણે તેનો વિચાર દવાના વિવિધ પરમાણુઓની અથવા માત્ર દવાના વિવિધ પરમાણુઓ જ નહિ કહો કે ફ્લોરેસન્ટ પરમાણુઓ ની પણ સેલ સાથેની ક્રિયાપ્રતિક્રિયાની તપાસ કરવાનો છે એવી જ રીતે સેલ ટિશ્યુ એન્જિનિયરિંગ નો મુખ્ય ભાગ સેલ અને ટિશ્યુ ની સામગ્રીની ક્રીયાપ્રતીક્રિયા છે સેલ આધારિત બાયોસેન્સર તેમાં મોટે ભાગે સેલ ના ઘટકો બાયોસેન્સર તત્વ તરીકે હોય છે એવી જ રીતે સેલ અને ડેવલપમેન્ટ બાયોલોજી માટે જો તેઓ સેલ કલ્ચર સુવિધા મેળવવા માંગતા હોય તો તેમની પાસે કંઈક છે જેને તમે સેલ લાઈન ની નિયમિત જાળવણી તરીકે જાણો છો અને ફરીથી તે તેના પર નિર્ભર કરે છે કે તમે કયા પ્રકારની ડેવલપમેન્ટ બાયોલોજી કરી રહ્યા છો ત્યાં તમારી પાસે ઈન વિવો હોઈ શકે છે જ્યાં તમે ફક્ત પ્રાણીઓ અને હિસ્ટોલોજી નો અભ્યાસ કરી રહ્યા છો અથવા તમારી પાસે ઈન વિટ્રો ડેવલપમેન્ટ બાયોલોજી છે જ્યાં તમે અલગતામાં સેલ સાથે પ્રણાલીની બહાર બધું કરી રહ્યા છો પછી ચોક્કસપણે સેલ લાઈન અને પ્રાથમિક કલ્ચર આવશે હું તેના પર પછી આવીશ કે તેનો અર્થ શું છે અને અલબત્ત સેલ બાયોલોજી ના એક ભાગમાં તમે ત્યાં વિવિધ પ્રકારની સેલ લાઈન અને તમામ સામગ્રી સાથે તે કરી રહ્યા છો તેથી મારો અર્થ આ સૂચિ આગળ જઈ શકે છે કે તમે તેના પર કેટલું બધું કરી શકો છો તેવી જ રીતે ત્યાં હજું પાંચમું જૂથ છે જે ફક્ત સેલ કલ્ચર ની પ્રણાલીઓને વિકસાવવા પર કામ કરે છે આ એવી પ્રયોગશાળાઓ છે જે ખાસ કરીને માધ્યમના વિકાસ પર કામ કરે છે અલબત સેલ કલ્ચર માટેનું માધ્યમ જેઓ સબસ્ટ્રેટ ના વિકાસ પર કામ કરે છે તે આ બધા સેલ નું કલ્ચર કરવા માટે જરૂરી સબસ્ટ્રેટ માટે છે પછી તેઓ એક અલગ પ્રકારનું કરે છે અથવા ચાલો આપણે તેને આ રીતે મૂકીએ ત્યાં બીજો ઉભરતો ભાગ છે જ્યાં તે એક બાયો મેમ્સ નો ભાગ છે સેલ પર આધારિત બાયો મેમ્સ નું માળખું MEM અહીં માઈક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ માટે અને S અહી સિસ્ટમો માટે વપરાય છે તો ત્યાં સેલ આધારિત બાયો મેમ્સ ના માળખાઓને વિકસાવવામાં આવી રહ્યા છે ઉદાહરણ તરીકે કહો કે ઇતિહાસ તે વસ્તુઓ પર પાછો આવે છે જેમ કે ઝુંબેશ અથવા ઓરડાઓ માં તે પછી આવશે તે જુદા જુદા પાસાઓ શું છે શું ત્યાં કંઈ સુધારવામાં આવ્યું છે એક સેકન્ડ બાયોરોબોટિક્સ અને તે તમામ ક્ષેત્રો પર લોકો ઝુંબેશ અથવા ઓરડાઓ માં અને અન્ય ઘણી વસ્તુઓમાં કામ કરે છે તેથી પ્રથમ અને સૌથી અગત્યની બાબત તે સમજવી જોઈએ કે તેનો ઉદ્દેશ્ય શું છે કારણ કે ત્યાં મર્યાદાઓ છે ત્યાં કેવી મર્યાદાઓ છે જે તેમાં આવે છે તો પ્રથમ તેનો ઉદ્દેશ્ય શું છે અને તેનો હેતુ શું છે તો ચાલો આપણે બધા કાર્યો લઈએ બરાબર એવા કયા કાર્યો છે જે સમજવા મહત્વપૂર્ણ છે તેથી તેના મુખ્ય ઉદેશ્યો અથવા હેતુ હેતુ છે તો આપણે આગળની સ્લાઇડ માં હેતુ વિશે પહેલાથી જ ચર્ચા કરી છે તમે જુઓ આપણે આ વિવિધ પ્રકારના હેતુ વિશે કહી રહ્યા છીએ તેથી તમારે જાણવું જોઈએ કે તમારો હેતુ શું છે તમે તેને કેવા પ્રકારની પ્રયોગશાળા ઇચ્છતા હતા તે હેતુઓ પછી મર્યાદાઓ આવે છે અને તે મર્યાદાઓ શું છે પ્રથમ મર્યાદા જે આપણે સમગ્ર વિશ્વમાં જોઈએ છીએ તે હકીકતને ધ્યાનમાં રાખીને એક સામાન્ય મર્યાદા તે છે કે શું તમારી પાસે રૂપિયા છે અથવા તમારી પાસે રૂપિયા નથી કેટલા રૂપિયા તમારી પાસે જગ્યા છે સમગ્ર વિશ્વમાં જગ્યા એ એક વિશાળ મર્યાદા છે જેમ કે જો તમે મેરીલેન્ડ માં નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ જેવા સ્થળો પર જાઓ છો તો વધુ સારી વસ્તુઓથી તમને આશ્ચર્ય થશે જેમ કે તમે જાણો છો કે તમે ઓફિસ ના ક્યુબિકલ્સ જોયા છે તમારામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક જોયા હશે અથવા અન્ય નાની ઓફિસ ના ક્યુબિકલ્સ તે લગભગ તમને સેલ કલ્ચર માટે મળતી સુવિધાના કદ જેટલા છે અને ત્યાં લોકો ઘેરાયેલા હશે જેમ કે તમે જાણો છો કે ત્રણ અથવા ચાર જૂથો આવી સુવિધાઓ વહેંચે છે તેથી સમગ્ર વિશ્વમાં આ ખૂબ જ નિર્ણાયક છે કારણ કે જગ્યા મેળવવી તે બધા સાથે નિયુક્ત જગ્યા મેળવવી જેમ કે તમે જાણો છો કે વેક્યુમ પ્રણાલીઓ અને તે બધી વસ્તુઓ સાથે તે સરળ નથી કારણ કે જો તમે તેને વધુને વધુ સોફિસ્ટિકેટેડ બનાવવા માંગતા હોવ તો તમારે ચોક્કસ વિશેષ વસ્તુઓની જરૂર પડે છે તેથી જગ્યા તે એક મોટી મર્યાદા છે અને આગામી મર્યાદા આવે છે જો તમારે જગ્યાની મર્યાદા હોય તો જગ્યાનું વ્યવસ્થાપન તેની સાથે સંકળાયેલ છે અને ત્યારે જ સમગ્ર ડિઝાઈન અને લેઆઉટ ખૂબ જ સરળરીતે જગ્યાના વ્યવસ્થાપન માટે આવે છે તે ખૂબ જ નિર્ણાયક છે કારણ કે સૌ પ્રથમ તમારી પાસે મર્યાદિત જગ્યા છે તેથી ચાલો મને તેને જગ્યાની મર્યાદાની જેમ મૂકવા દો અને પછી તમારે જગ્યાની વ્યવસ્થા કરવી પડશે અને જો તમે જગ્યાની વ્યવસ્થા વિશે ચર્ચા કરો છો તો પછી આપણે સાધનો કયા પ્રકારનાં હશે અથવા તમે મેળવવા ઇચ્છતા હતા તે સાધનોના કદ વિશે ચર્ચા કરવી પડશે આવી મર્યાદિત જગ્યા માટે મુદ્દો 2 આપણે ફરીથી આ જગ્યાની મર્યાદા પર પાછા આવીશું મુદ્દો 3 તે તમારી નાણાકીય મર્યાદાઓ છે કારણ કે જયારે પણ તમે પ્રયોગશાળા સ્થાપશો ત્યારે તમને હંમેશા નાણાકીય મર્યાદાઓ અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો રહેશે તો આ તીર હવે હું ફરીથી તે તીર દોરું છું જગ્યા અને નાણા માટે આનો ખુબજ ચોકસાઈથી શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે અને પછી તમારા ઉદેશ્યોનો આધાર આવે છે તમે તમારા પોતાના માટે કયા ઉદેશ્યો નક્કી કર્યા છે તમારે નક્કી કરવું પડશે કે તમે કયા સ્તરનું સોફિસ્ટિકેશન પ્રાપ્ત કરવા માંગો છો તેનો અર્થ શું છે ઉદાહરણ તરીકે કહો કે તમારી પ્રયોગશાળા નિયમિતપણે કોઈ ચોક્કસ સેલ લાઈન ને જાળવે છે મેં પહેલા સપ્તાહમાં જ સેલ લાઈન વિશે ચર્ચા કરી છે બરાબર અને તમે ફક્ત આ સેલ લાઈન ને જાળવવા માટેની તમારી નોકરી કરો છો અને તમે તેમને દર સપ્તાહ પછી સપ્તાહ પસાર કરો છો તેમનું પેટા કલ્ચર કરો છો અને તેમનો વિકાસ કરો છો અને પછી તમે તેમને લો છો અને તમારો પ્રયોગ કરો છો કદાચ તમારે તે હેતુ માટે ખૂબ જ ઊંચી કક્ષાના માઈક્રોસ્કોપ ની જરૂર ન હોય અને પછી તમારે ફક્ત તે સેલ નું નિરીક્ષણ કરવું હોય કે તેઓ સારી રીતે કાર્ય કરી રહ્યા છે જો તે ઉદ્દેશ્ય હોય તો તમે એકદમ ઊંચી કક્ષાના માઈક્રોસ્કોપ પર ખર્ચ કરશો નહિ બરાબર બીજી તરફ જો તમારી પ્રયોગશાળા સેલ બાયોલોજી નું ઘણું બધું કામ કરે છે અને તે સંપૂર્ણપણે તમારા સેલ કલ્ચર પર આધાર રાખે છે તો કદાચ તમને ઊંચી કક્ષાના માઈક્રોસ્કોપ ની સુવિધાની જરૂર પડી શકે છે અને તો તમે તમારી કામ કરવાની જગ્યાની બાજુમાં ત્યાં તે માઈક્રોસ્કોપ સુવિધા રાખવાનું પસંદ કરી શકો છો તેથી આ નિર્ણયો ખૂબ જ નિર્ણાયક છે જો તમે ખાતરી કરો કે તેનો હેતુ શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે અને હેતુ અને ઉદ્દેશ્યમાં ઉમેરો કરવો તે બીજી વસ્તુ છે જે આગામી 10 વર્ષમાં વિસ્તરણની યોજનામાં આવે છે કારણ કે જ્યાં સુધી તમારી પાસે ખૂબજ સ્પષ્ટ યોજના ન હોય ત્યાં સુધી તમે આ રીતે શોધ કરવા માંગો છો અથવા ઉદાહરણ તરીકે કહો કે તમને ખાતરી નથી કે ધારો કે તમારી નવી ફેકલ્ટી કંઈક શરૂ કરી રહી છે પરંતુ તમને ખાતરી નથી કે અહીં હું આ કરી શકું છું મારો અર્થ છે કે તે આપણી બધાની સાથે થાય છે બરાબર તમે જાણો છો કે જ્યારે મેં મારી પ્રયોગશાળા ગોઠવી ત્યારે મને હજુ પણ યાદ છે અને હકીકતમાં જ્યારે હું મારા એમ્પ્લોયર માટે મારા માટે BLAST સેટ કરું છું ત્યારે હું હંમેશા તેમને કહું છું કે હું હાલના સમયે આના જેવી સરળ વસ્તુ જાણતો નથી પરંતુ તમે જાણો છો કે મને આ જગ્યાનો ઉપયોગ કરવાનું ગમશે તો તમે શું કરો છો તમે આખી જગ્યાનો ઉપયોગ કરતા નથી તમે આ વિચારને ક્યાંક અથવા અન્ય રીતે આવરી લો છો ત્યાં એવું ન લાગવું જોઈએ કે તમે તે જગ્યાનો ઉપયોગ કરી રહ્યા નથી પરંતુ તેમાં વચ્ચેની જગ્યા હોવી જોઈએ તેથી આવતીકાલે કહો કે 5 વર્ષ પછી તમે તે જગ્યાનો ઉપયોગ કરવા માંગતા હતા અને હું આ કરવા માંગતો હતો પરંતુ જયારે મારી પાસે જગ્યા હોય કારણ કે મારી પાસે આટલી બધી મોટી વિશાળ સામગ્રી છે અને મેં બધું જ આવરી લીધું છે તે ન થવું જોઈએ તે દૂરદૃષ્ટિ ખૂબ જ નિર્ણાયક છે કે આપણે બધા વિકાસ કરીએ આપણી ઈચ્છાઓ બદલાય છે આપણી વૈજ્ઞાનિક સમસ્યા આપણને તે જગ્યાનો ઉપયોગ કરવાની જરૂર ઉભી કરે છે તમે તે કેવી રીતે કરશો તેથી તે તમને તે નિર્ણાયક બિંદુ પર લાવે છે જેનો હું અગાઉ ઉલ્લેખ કરી રહ્યો હતો તે બંને સીધું કાર્ય છે તમારૂ જગ્યાનું વ્યવસ્થાપન તેમજ તમારું તે સમયનું નાણાકીય વ્યવસ્થાપન આ 2 ખૂબ જ નિર્ણાયક છે અને મેં બીજો એક શબ્દ વાપર્યો છે આપણે તેને ભૂલી જઈએ તે પહેલા જ અને હું જાળવવાનું ભૂલી ગયો છું અને આ હું માનું છું કે આપણામાંના દરેકને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ભવિષ્યના વિસ્તરણ માટે વચ્ચેની જગ્યા જાળવવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ્યાં સુધી તમારી પાસે તે વચ્ચેની જગ્યા ન હોય ત્યાં સુધી તમે જાણતા હશો કે જેમ કે તમને ખબર હોવી જોઈએ કે મારે તે જગ્યાને સાચવવી જોઈએ જેનો હું પછીથી ઉપયોગ કરી શકું છું જે આગળ ત્યાં પછીથી આવશે તમે કયા સ્તરનું સોફિસ્ટિકેશન પ્રાપ્ત કરવા માંગો છો અને વિસ્તરણ માટેની તમારી યોજનાઓ શું છે પછીની વસ્તુ જો હું આને E તરીકે મુકું તો આગળની મહત્વની બાબત એ છે કે આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ કહો કે તે બાયોસેફ્ટી નું સ્તર શું છે અને આ અલબત્ત ફરી એકવાર જૈવિક સલામતી ના પ્રારંભિક સ્તરે ઉદ્દેશ્યમાં આવે છે હવે તેનો અર્થ શું છે તેથી હું તેમાં જાઉં તેની પહેલાં તો અલબત્ત આ એકદમ સીધું પાસું છે તો ઉદાહરણ તરીકે કહો કે હું ખૂબ જ જીવલેણ વાયરસ સાથે કામ કરવા માંગતો હતો જેનું નામ ઈબોલા છે જે બાયોટેરરિસ્ટ એજન્ટ છે અથવા મારબર્ગ વાયરસ સાથે કામ કરવા માટે નરક મારો કહેવાનો અર્થ કે આ કંઈક તેના જેવું છે જો હું ખોટો ન હોઉં તો ત્યાં મુઠ્ઠીભર પ્રયોગશાળાઓ હશે કદાચ વિશ્વભરમાં 3 અથવા 4 પ્રયોગશાળાઓ હશે જે તે સ્તરને સંભાળી શકે છે અથવા તમે TB ટ્યુબરક્યુલોસીસ ની ખૂબ જ જીવલેણ પ્રજાતિ સાથે કામ કરવા માંગો છો જે ભારતમાં સામાન્ય છે શું આપણે આવું કરવા માટે ટેવાયેલા છીએ કારણ કે વપરાશકર્તા વ્યક્તિ ધારો કે હું આનો ઉપયોગ કરું છું તો સૌપ્રથમ હું મારી જાતને જોખમમાં મુકું છું તમે જાણો છો કે મને અન્ય વ્યક્તિથી ચેપ લાગી શકે છે જેઓ કામ કરી રહ્યા છે તેમને પણ ચેપ લાગી શકે છે અને માત્ર એટલું જ નહીં પરતું જો આપણે તેને સાચવી શકતા નથી તો સમગ્ર વિસ્તાર સમગ્ર સમુદાયને ચેપ લાગશે અને આ જીવલેણ સામગ્રી છે તેથી પહેલા અને સૌપ્રથમ ઉદ્દેશ્યની શક્તિ જ્યારે હું ઉદ્દેશ્ય વિશે ચર્ચા કરું છું ત્યારે જો આપણે હેતુને અહીં યાદ રાખીએ કે તમે શેના પર કામ કરી રહ્યા છો તો હવે અહી હું થોડા વધુ મુદ્દાઓ ઉમેરી રહ્યો છું તમે જેના પર કામ કરી રહ્યા છો કહો કે હવે અહી હું કેટલાક બીજા મુદ્દાઓ ઉમેરી રહ્યો છું કહો કે આ એક છે પછી શું તમે ચેપી જીવવિજ્ઞાન પર કામ કરી રહ્યા છો શું તમે વાઈરોલોજી ના ચેપી જીવવિજ્ઞાન વાઈરોલોજી પર કામ કરી રહ્યા છો તેથી તે આપણને બાયોસેફ્ટી ના સ્તર પર લાવે છે તે દેશમાં જો તમે એક પ્રકારની નિયમિત સેલ લાઈન નો ઉપયોગ કરી રહ્યા છો તો તેને ખરેખર વાંધો નથી હું જાણું છું કે મારો અર્થ છે કે ખરેખર કોઈને તકલીફ નથી મારો અર્થ છે કે તે સંપૂર્ણપણે સારું છે અથવા તમે જાણો છો કે જૈવિક પ્રણાલીઓમાંથી સીધી મેળવેલી અમુક પ્રકારની કેટલીક સીધી સામગ્રીનો ઉપયોગ કરવામાં સમસ્યા ન હોવી જોઈએ પછી બીજું રસપ્રદ પાસું આવે છે કારણ કે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જેમાં તે સેલ બાયોલોજી વિભાગમાં ડેવલપમેન્ટ બાયોલોજી વિભાગમાં વધારો કરીને શું આપણે ટ્રાન્સજેનિક્સ પર કામ કરીએ છીએ શું તેમાં DNA ની ફેરબદલ શામેલ છે શું તમે નોકઆઉટ પર કામ કરી રહ્યા છો શું તમે RNAi પર કામ કરી રહ્યા છો તો તેમાં વિવિધ સ્તરની સાવચેતી રાખવાની જરૂર હોય છે જે લેવાની હોય છે કારણ કે જે ક્ષણે તમે DNA સામગ્રી અથવા કોઈપણ પ્રકારની જીનેટિક સામગ્રીને સંભાળી રહ્યા છો ત્યારે ત્યાં ચોક્કસ નીતિઓ અને નિયમો છે અથવા તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તે જગ્યાનો કાયદો હોય છે પછી ભલે તમે ભારતમાં હોવ તમે વિદેશમાં કોઈ પણ દેશમાં હોવ દરેક દીર્ઘદ્રષ્ટા દેશમાં સીધાજ કડક અત્યંત કડક નિયમો હોય છે તો તમારે પહેલાથીજ તે નીતિઓ અને નિયમો જાણવા જોઈએ અથવા તમારી ડિઝાઈન માટે ખૂબજ પહેલાથી જાણવું જોઈએ તેથી તમે જાણો છો કે હું આ કરવા માંગુ છું અને પછી તમને ખ્યાલ આવે છે કે તે ચોક્કસ ઈમારતમાં તમારી પાસે ખરેખર યોગ્ય પ્રકારનો એક્ઝોસ્ટ નથી અથવા તમારી પાસે ઈમારતમાં તેને સમાવી શકાય તેમ નથી તમારી પાસે યોગ્ય રીતે દૂર નીકળવાનો અથવા બહાર ભાગવાનો માર્ગ નથી અને તમે એવી સુવિધા ખોલવા માગો છો કે જે અન્ય લોકોને જોખમમાં મૂકે છે તો આ ખૂબ જ જટિલ છે અપવાદરૂપે જટિલ છે અને તમારે ખૂબ જ સ્પષ્ટ હોવું જોઈએ કે મારા ઉદ્દેશ્ય શું છે કારણ કે તમે એવી પ્રણાલીઓ સાથે કામ કરી રહ્યા છો જે ફક્ત તમારા માટે જ જોખમી નથી પરંતુ અન્ય લોકો માટે પણ જોખમી હોઈ શકે છે જ્યાં સુધી તમને ખાતરી ન હોય જ્યાં સુધી તમારૂ ધ્યાન ખૂબ સ્પષ્ટ ન હોય ત્યાં સુધી તમારે તે શરુ કરવું જોઈએ નહિ સૌ પ્રથમ તેના પર વિચાર કરો તેથી જ હું આ મુદ્દો લખી રહ્યો છું કે ઉદ્દેશ્ય શું છે અને આ તેવા મુદ્દાઓ છે જે પાઠ્યપુસ્તકોમાં હશે નહીં પરંતુ જ્યારે તમે રોજિંદા જીવનમાં જશો Refer Time 2351 તમે કોઈપણ પાઠ્યપુસ્તક લો મારો મતલબ કે તેમાં આ બાબતો બાજુમાં રાખીને હશે જયારે વ્યવહારુ વાસ્તવિકતા આ છે આ તે વસ્તુઓ છે જેની તમને નોકરી પર ગયા પછી ખબર પડે છે એકવાર તમારે પ્રયોગશાળા ઉભી કરવાની હોય તો પછી અરે ના તમે આ કરી શકતા નથી આની મંજૂરી નથી અથવા આ ઈમારતમાં આપણે આ કરી શકતા નથી અને હું આ મુદ્દાને સંપૂર્ણપણે સમજી શકું છું કારણ કે હકીકતમાં તે હેતુ માટે ચોક્કસ ઈમારત પણ બનાવવામાં આવી નથી તેથી આ બાબતો તમારે તમારા મનમાં ખુબ સ્પષ્ટ રાખવી જોઈએ કે કયું સ્તર કારણ કે આપણી પાસે આ સ્તર છે તેના આધારે તેને બાયોસેફ્ટી સ્તર 1 બાયોસેફ્ટી સ્તર 2 બાયોસેફ્ટી સ્તર 3 બાયોસેફ્ટી સ્તર 4 કહેવામાં આવે છે અને તેમના માટે જેઓ આમાંના મોટાભાગના જોખમો વિશે જાણવા માટે થોડા જિજ્ઞાસુ છે તેઓએ ખૂબ જ સરસ પુસ્તક ધ હોટ ઝોન વાંચવું જોઈએ જો તમે તેને ઓનલાઈન શોધી કાઢો અથવા જો કોઈ મારો સંપર્ક ન કરી શકે તો હું પ્રયત્ન કરીશ કે જો મારી પાસે ઈ કોપી હોય તો હું આ ફોરવર્ડ કરીશ તમારે વાયરસ વિશેનું આ પુસ્તક વાંચવું જોઈએ આ પુસ્તક ખુબજ રસપ્રદ છે જીવલેણ વાયરસ ના બહાર નીકળી જવા વિશે અને કેવી રીતે તે આપણા જીવનને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી શકે છે તેથી હવે પછીનું બાયોસેફ્ટી લેવલ છે તમારે તેના માટે ખૂબ જ નિર્ણાયક બનવું પડશે અને અલબત્ત મેં તેનો પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે તમારે ખૂબ જ સ્પષ્ટ કરવું પડશે કે શું તમે DNA સાથે કામ કરી રહ્યા છો શું તમે ન્યુક્લિઈક એસિડ ના અન્ય સ્વરૂપો સાથે કામ કરી રહ્યા છો અને શું ચાલે છે અને તે કઈ પણ પછી તમારે તે ઉદ્દેશ્યની રેખામાં સમજવું પડશે કે શું હું જીવંત પ્રાણીઓનો ઉપયોગ કરીશ બીજા શબ્દોમાં ઉદાહરણ તરીકે કહો કે હું પ્રાથમિક કલ્ચર પર કામ કરવા માંગતો હતો તો પ્રાથમિક કલ્ચર અનિવાર્યપણે હોય છે હવે જ્યારે કલ્ચર માટે તમે જીવંત પ્રાણીમાંથી સીધા ટિશ્યુ મેળવો છો ત્યારે તમારે તે પ્રાણીને મારી નાખવું પડશે અથવા જો ટિશ્યુ માટે તમે ત્વચાનો થોડો ભાગ લેશો તો તમે પ્રાણીને જરૂરી પ્રાથમિક સારવાર આપી શકો છો અને તમે જાણો છો કે તમે પ્રાણીનો અભ્યાસ કરો ટિશ્યુ લો અને તમે જાણો છો કે પ્રાણીને જરૂરી પ્રાથમિક સારવાર આપો અને તમે જાણો છો કે સારું તેને જવા દો અથવા તમે પ્રાણીનું બલિદાન આપવા માંગો છો હવે જો તમે પ્રાણીનું બલિદાન આપવા માંગતા હોવ અને તમે તે પ્રાણીમાંથી ટિશ્યુ ને બહાર કાઢવા માંગતા હોવ કે જે વિવિધ પ્રકારના આધારવાળી સુવિધાની માંગ કરે છે કારણ કે જ્યારે આપણે પ્રાણીનું બલિદાન આપવાની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણે અનિવાર્યપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ જો તમારી પાસે પ્રાણીનું બલિદાન આપવાની બરાબર સુવિધા હોય તો જ માત્ર એટલું જ નહિ તે જૈવિક કચરો જે બહાર આવી રહ્યો છે સૌ પ્રથમ તે અંતર્ગત એક પૂર્વશરત છે કે કોઈપણ પ્રાણીની હત્યા માનવીય રીતે નૈતિક રીતે કરવી જોઈએ તો પ્રથમ તમે પ્રાણીને કેવી રીતે મારી રહ્યા છો તે અહીં ઊંડાણપૂર્વક આવશે અહી તે કરવાના ઘણા રસ્તાઓ છે તો પછી તમે કેટલાને મારવા માંગતા હતા પછી એકવાર તમે તમારી ઈચ્છિત ટિશ્યુ બહાર કાઢો પછી તમે તે પ્રાણીનો નિકાલ કેવી રીતે કરો છો તમે તેને ક્યાં દફનાવ્યું છે અથવા તમે તેને ક્યાં આરામ આપો છો આ ખૂબ જ નૈતિક અને ખૂબ જ માનવીય પાસાઓ છે જે તમને ખૂબ જ સ્પષ્ટ હોવા જોઈએ અને તમે તે ખરેખર કેવી રીતે કરવા માંગો છો કારણ કે પછી ત્યાં વિશ્વભરની દરેક સંસ્થાઓ છે માન્ય સંસ્થાઓમાં પ્રાણીઓ માટેની નીતિશાસ્ત્ર સમિતિઓ છે પછી તમારે નૈતિક મંજૂરીઓ લેવી પડશે તમારે જાણવું જોઈએ કે ત્યાં કેટલી બધી નૈતિક મંજૂરીઓ છે જેને આપણે જાણવાની જરૂર હતી તેને બાજુ પર રાખીને કેટલાક પ્રાણીઓ જેમ કે તમે કોઈપણ નૈતિક મંજૂરી વિના માછલીઓ સાથે કામ કરી શકો છો અને ત્યાં કેટલાક નીચલા સ્તરના પ્રાણીઓ છે જેની સાથે તમે કામ કરી શકો છો સંભવિત રીતે ડ્રોસોફિલા અને તે તમામ નાની પ્રણાલીઓ જ્યાં તમને નૈતિક મંજૂરીની જરૂર નથી પરંતુ તે સિવાય તમે ઉંદર rodent's અને ગિનિ પિગ તરફ જાવ તે જ ક્ષણે તે બધાને નૈતિક મંજૂરીની જરૂર છે તો તમારે કયા પ્રકારની નૈતિક મંજૂરીઓની જરૂર પડશે તેથી જ્યારે પણ આપણે જીવંત પ્રાણી વિશે અથવા તમે યોગ્ય જીવંત પ્રાણીમાંથી પ્રાથમિક કલ્ચર વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ તમામ મુદ્દાઓ તેમાં વચ્ચે આવશે બલિદાનની પદ્ધતિ બલિદાનના રુટ કાલચા અથવા મૃત શરીરનો નિકાલ અને સૌથી અગત્યનું તે બધુ તમારે નૈતિક મંજૂરી મેળવવી પડશે તેના હેઠળ આવે છે તેથી પ્રયોગશાળાનું લેઆઉટ કેવું હશે તે વિષય પર હું શરુ કરું તેની પહેલા પણ તમને ઘણો ખ્યાલ આવી ગયો છે ત્યાં બીજી બાબતો પણ છે જેને પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ તેથી અહીંથી બંધ કરીને આપણે ચાલુ રાખીશું આપણે સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધા વિકસાવવાનું વિચારીએ તેની પહેલાં લેવાની થતી તમામ મૂળભૂત પૂર્વજરૂરીયાતો શું છે તે સમજવાની આપણી યાત્રા ફરીથી શરૂ કરીશું તેથી તેની સાથે વળગેલા રહો અને તેના વિશે વિચારો આપ સૌનો ધ્યાનથી સાંભળવા બદલ આભાર